આ વ્યાખ્યાનમાં હવે આપણે હાઇડ્રોજન એટમ ના સ્પેક્ટ્રમને સમજાવવા માટે ક્વોન્ટમ થિયરીના ઉપયોગ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેને હાઇડ્રોજન સ્પેક્ટ્રમના બોહર મોડેલ તરીકે ઓળખવામાં આવે છે હું પહેલા સમજાવું છું કે સ્પેક્ટ્રમ દ્વારા આપણે શું કહેવા માંગીએ છીએ અને તેના માટે હું તમને વિકિપીડિયા નું ચિત્ર બતાવીશ તેથી વિકિપીડિયાનું ચિત્ર અને અહીં આ સ્વીકારો તેથી જ્યારે તમે હાઇડ્રોજન સ્પેક્ટ્રમ જુઓ છો ત્યારે તે આવું જ દેખાશે તેથી હું ઉપરના ભાગને સમજાવું છું જ્યાં હું લાલ રંગથી આ લીલું તીર બતાવી રહ્યો છું એ એમિસન સ્પેક્ટ્રમ છે તો તમે લાઇન જુઓ છો અહીં લાલ રંગની લાઇન લીલી લાઇન અને અન્ય કેટલીક લાઇનઓ નીચો ભાગ શોષણ સ્પેક્ટ્રમ છે જ્યાં તમે જુઓ છો કે કેટલીક વેવલેન્થ ખૂટી રહી છે અને આ તે છે જ્યાં લાઇટ જ્યારે તેમાંથી પસાર થઈ રહી હોય ત્યારે ગેસ આ ચોક્કસ રંગોને શોષી લે છે તે જે પણ શોષે છે તે જ પ્રકારની લાઇન સમાન પ્રકારની ફ્રિક્વન્સી છે તે જે પણ શોષે છે તે એમિસન કરતી વખતે તે એમિસન કરે છે તે જ વેવલેન્થ અને આ અહીં જે બતાવે છે તે ઇન્ટેન્સિટી છે અહીંની ઊંચાઈ ઇન્ટેન્સિટી આપે છે અને અહીંની આ પોજિશનઅહીંની પોજિશન વેવલેન્થ આપે છે તેથી આપણે અહીં જે જોઈ રહ્યા છીએ તે એ છે કે ધારો કે જ્યારે તે ઉત્સાહિત હોય ત્યારે હું હાઇડ્રોજન ગેસમાંથી બહાર આવતો લાઇટ લઉં છું અને ચોક્કસ વેવલેન્થ ની ઇન્ટેન્સિટી માપુ છું હું કેટલીક વેવલેન્થ ઓ બહાર આવતી જોવા જઈ રહ્યો છું ઉદાહરણ તરીકે આ એમિસન સ્પેક્ટ્રમમાં હું એક વેવલેન્થ જોઉં છું જે લાલ રંગને અનુરૂપ છે જે લીલા વગેરે ને અનુરૂપ છે જો હું લાઇટ ને તે જ સ્થાનો પર પસાર થવા દઉં જ્યાં પાર્ટીકલની વેવલેન્થ આવી રહી છે આ સ્પેક્ટ્રમ કેવી રીતે લેવામાં આવે છે તેનું શોષણ છે તેથી હવે હું એ બતાવવા માંગુ છું કે આ સ્પેક્ટ્રમ કેવી રીતે લેવામાં આવે છે અને તેના માટે સીમ્બોલિકલી રીતે હું તમને આ ચિત્ર બતાવું છું જ્યાંથી લાઇટ આવી રહી છે આ ડિસ્ચાર્જ ટ્યૂબ છે જ્યાં ઈલેક્ટ્રિસિટી છોડવામાં આવે છે જેથી એટમ્સ ઉત્સાહિત થાય અને લાઇટ બહાર આવે લાઇટ ને સ્લિટ દ્વારા લેવામાં આવે છે તેથી આ લાઇટ અહીં બધા ડાયરેક્શનમાં બહાર આવી રહી છે મને અહીં બધા ડાયરેક્શન વાદળી રંગથી બનાવવા દો અને અહીં એક સ્લિટ છે જેમાંથી તે બહાર આવે છે અને પછી લાઇટ ને પ્રિઝમ માંથી પસાર કરવા માટે બનાવવામાં આવે છે અહીં એક પ્રિઝમ છે પ્રિઝમ શું કરે છે પ્રિઝમ બધી લાઇનોને બધી વેવલેન્થ ને અલગ કરે છે તેથી લાલ રંગ અહીં આવે છે લીલો અહીં જાય છે તેથી તેની વેવલેન્થ બહાર આવતા તમામ લાઇટ આ પ્રિઝમ દ્વારા અલગ કરવામાં આવે છે અને તે ફોટોગ્રાફિક પ્લેટ પર લેવામાં આવે છે જે રીતે સ્પેક્ટ્રમ લેવામાં આવે છે તેથી મેં તમને અગાઉ જે બતાવ્યું હતું હાઇડ્રોજન સ્પેક્ટ્રમ જ્યારે હાઇડ્રોજનમાંથી બહાર આવતી લાઇટ આ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે કોઈએ આ વિવિધ રંગો વિવિધ વેવલેન્થ જોઈ હતી જે તમે જાણો છો કે આ વેવલેન્થ જ આમાં આવે છે તે સ્પેક્ટ્રમ છે આ જ વેવલેન્થ હેઠળ જ્યારે તમે લાઇટ ને સમાન વેવલેન્થ પર ગેસમાંથી પસાર થવા દો છો ત્યારે લાઇટ શોષી લેવામાં આવે છે અને તેથી તે સ્પેક્ટ્રમમાંથી ગાયબ હતું જે તમે અગાઉની સ્લાઇડમાં જોયું હતું કે જ્યારે લાઇટ ગેસમાંથી પસાર થાય છે અને પછી ફરીથી પ્રિઝમ અમુક વેવલેન્થ માંથી પસાર થાય છે તેથી આ ગુમ થયેલા અહીં બતાવવામાં આવ્યા છે હું તેમને ફરીથી બતાવી રહ્યો છું આ અહીં બતાવવામાં આવ્યા હતા તેઓ ગુમ હતા અને આ શોષણ લાઇનો છે તેથી તે જ વેવલેન્થ પર તે સમાન વેવલેન્થ પર લાઇટ આપે છે તે લાઇટ ને શોષી લે છે ઠીક છે અને આ સમજાવવું પડ્યું એવું શા માટે છે કે ફક્ત અમુક વેવલેન્થ શોષી લેવામાં આવે છે એવું શા માટે છે કે ફક્ત અમુક વેવલેન્થ જ એમિટ્ટેડ થાય છે અને આ માટે બોહર મોડેલ ક્વોન્ટમ થિયરીના આધારે આપવામાં આવ્યું હતું તેથી ક્વોન્ટમ થિયરી પર આધારિત હાઇડ્રોજન સ્પેક્ટ્રમનું બોહર મોડેલ તેમણે જે કહ્યું તે એ છે કે એટમ માં હાઇડ્રોજન એટમ છે આ એક પ્રોટોન છે જેની આસપાસ ઇલેક્ટ્રોન ઓર્બિટ માં ફરી રહ્યો છે અને તેઓ ક્લાસિકલ કાયદાનું પાલન કરે છે તેનો અર્થ એ થયો કે જો હું સેન્ટ્રિપેટલ બળ mv2r લઉં તો તે e24π0r જેટલું હોવું જોઈએ જ્યાં m ઇલેક્ટ્રોન e નો સમૂહ છે મોડ e ઇલેક્ટ્રોનનો ચાર્જ છે r એ આ ઓર્બિટ ની રેડિયસ છે અને 4 0 તે 9×109 ને રજૂ કરે છે v ઇલેક્ટ્રોનની મોમેન્ટમ નું પ્રતિનિધિત્વ કરે છે અને આ તમને mv2re24π0 આપે છે જે સમીકરણ 1 છે બોહરના મોડેલ વિશે જે ડ્રામેટિક હતું તે આ ક્લાસિકલ ફિજિક્સ છે જે ડ્રામેટિક છે તે એંગ્યુલર મોમેન્ટમનું ક્વોન્ટાઇઝેશન હતું તેથી બોહરના મોડેલ વિશે ડ્રામેટિક એંગ્યુલર મોમેન્ટમનું પ્રમાણીકરણ હતું તેથી બોહરે જે કહ્યું તે અહીં છે આ પ્રોટોન અહીં આ ઇલેક્ટ્રોન ફરતો છે અને આ રેડિયસ r તેથી પ્રથમ નિયમખૂબ સ્પષ્ટ હતો mv2re24π0 એંગ્યુલર મોમેન્ટમ આરબીટ્ર્રરી એંગ્યુલર મોમેન્ટમ અથવા m v r ન હોઈ શકે જે આ ઓર્બિટ ની આસપાસ જતા ઇલેક્ટ્રોનની એંગ્યુલર મોમેન્ટમ બરાબર છે તે ફક્ત તે વેલ્યુ લઈ શકે છે જે ના ઇન્ટેજર ગુણાકાર છે હું લખી શકું છું h પ્લેન્કPlanck'sના કોન્સટન્ટ 2 દ્વારા ડીવાયડ થાય છે અને n એક ઇન્ટેજર છે તેથી તેઓ આ ક્વોન્ટમ વિચારને એટમ ક્ષેત્રમાં લાવ્યા અને તેમણે કહ્યું કે જેમ ઓસિલેટર એનર્જિ માં આરબીટ્ર્રરી વેલ્યુ લઈ શકતું નથી તે હાઇડ્રોજન એટમ માં ફરતા ઇલેક્ટ્રોનની h એંગ્યુલર મોમેન્ટમ ના ક્વોન્ટમાં હોવું જોઈએ તે ફક્ત ના ગુણાકારમાં હોઈ શકે છે ફક્ત હું નોંધવા માંગુ છું કે આમાં પ્રોટોનને અનંત ભારે નંબર 1 તરીકે લેવામાં આવે છે નંબર 2 મોડેલને એટમ્સ ના આયન્સ માં સામાન્ય બનાવી શકાય છે જેમાં ફક્ત એક ઇલેક્ટ્રોન હોય છે તેનો અર્થ એ છે કે તે He Li Be અને વગેરે પર ફક્ત એક ઇલેક્ટ્રોન છે જે એક નોંધ છે જે પછીથી વાત કરશે પરંતુ હાલ માટે આ જ છે તેથી બોહર મોડેલ અનુસાર મારી પાસે mv2re24π0 અને m v r સમાન n આ સમીકરણ 1 સમીકરણ 2 છે જો હું 1 ને 2 વડે ભાગું તો મને ve24π0nℏ મળે છે તેથી દરેક આરબીટ્ર્રરી અને રેડિયસ માં વેલોસીટી 1n છે તેથી હું આ vn રેડિયસને rn કહું છું જે ઉપરના સમીકરણ 2 માંથી nℏmr અને તે n224π0e2n2 થવા જઈ રહ્યો છે અને તેથી સિસ્ટમની એનર્જિ n પર આધારિત છે તે En ની બરાબર થવાની છે તે e24π0rn ને nth ઓર્બિટલમાં 12mvn2 સમાન થવા જઈ રહી છે ઉપરાંત તે કાઇનેટિક એનર્જિ છે અને તે બહાર આવશે ચાલો ચાલો સંખ્યાઓને બદલીએ e24π0 1rn એ e24π0n2212mvn2 થશે જે સમાન છે અહીં એક m હોવો જોઈએ આ m v હોવું જોઈએ તેથી અહીં En સાથે m2 હોવું જોઈએ અને તેમાં 12vn2 હોવું જોઈએ તેવું કશું જ નથી e44π02n22 જે એનર્જિ છે અને જો તમે એકસાથે એકત્રિત કરો તો En me44π02n22 મળશે તેથી આ 1 n2ના પ્રપોર્શનલ માં છે ચાલો આપણે ઝડપથી આની વેલ્યુની ગણતરી કરીએ તેથીઆ 129

6×10 76 81×101810 68 થવા જઈ રહ્યું છે અને તે લગભગ 13 6 ઇલેક્ટ્રોન વોલ્ટસ બહાર આવે છે તેથી En 13 6n2 eV ઇલેક્ટ્રોન વોલ્ટ છે જ્યાં હું ફક્ત સ્પષ્ટ કરું છું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ 1 6×10 19 જુલ્સ છે અને આ જૂલમાં છે તેથી હાઇડ્રોજન એટમ માં ઇલેક્ટ્રોનની આ એનર્જિ છે અને પછી ત્રીજી વસ્તુ જે બોહરે કહ્યું તે એ છે કે આ ઇલેક્ટ્રોન કે જેમાં એનર્જિ અલગ હોય છે તેથી 13 6 eV 13 64 eV 13 69 eV આ અંતરમેં લગભગ સમાન બતાવ્યું છે પરંતુ વાસ્તવિકતામાં જ્યારે તમે ઉચ્ચ અને ઉચ્ચ સ્તરે જાઓ છો ત્યારે તે નાના થઈ જાય છે તેથી હું ખરેખર હું માઇનસ13 6 માઇનસ 13 6 4 13 6 9 13 6 16 અને વગેરે પર પ્લોટીંન્ગ ઘડવું જોઈએ તેઓ નજીક અને નજીક આવે છે તેથી માઇનસ 13 6 eV 13 64 eV અને વગેરે પર જ્યારે ઇલેક્ટ્રોન લાઇટ ઈમિટ કરે છે ત્યારે તેઓ આમ કરવામાં એક ઓર્બિટ માંથી બીજી ઓર્બિટ માં કૂદકો મારે છે ત્યારે તેઓ એક ફોટોન ઈમિટ કરે છે તેથી બોહરે જે કહ્યું તે છે કે જ્યારે તેથી આ તે સ્તરો છે જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત એનર્જિ ના સ્તરથી નીચે કૂદકો મારે છે તે ફ્રિક્વન્સી ν નું 1 ફોટોન ઈમિટ કરે છે તેથી આ h જે એનર્જિ છે તે Em En જેટલી થવાની છે જ્યારે m થી n જમ્પ બનાવવામાં આવે છે તેથી ધારો કે આ સ્તર m છે આ સ્તર n છે અને આ ઇલેક્ટ્રોન અહીંથી અહીં અથવા અહીં અથવા અહીં સુધી કૂદકો મારે છે તે ફ્રિક્વન્સી આપે છે જે Em Enh છે અને જ્યારે તે એનર્જિ ને બરાબર સમાન ફ્રિક્વન્સી શોષે છે ત્યારે ઉલટી પ્રક્રિયા Em Enh નું નિરીક્ષણ કરવામાં આવશે તેથી તે ફ્રિક્વન્સીસ સમાન બનશે અને તેમની ખૂબ જ વિશિષ્ટ વેલ્યુ હશે આ કેટલીક વાર ફ્રિક્વન્સીની દ્રષ્ટિએ વ્યક્ત કરવામાં આવે છે આ cλ છે જે Em Enh બનવા જઈ રહ્યા છે અને તેથી 1λ એ 1hc બનવા જઈ રહ્યા છે કેટલીક વાર આ રાયડબર્ગ કોન્સ્ટન્ટ 1m2 1n2 તરીકે લખવામાં આવ્યું છે અને આ એક સકારાત્મક સંકેત છે આ રીતે નકારાત્મક થવાનું છે ઠીક છે તેથી 1 એ R 1m21n2 મળશે જ્યારે m થી n ટ્રાન્ઝિશન કરવામાં આવે છે અને તે સમજાવે છે કે સ્પેક્ટ્રમ શા માટે અલગ હતું અને તે બોહર મોડેલની સફળતા હતી તેથી ચાલો આપણે ફક્ત એટલું જ કહીએ કે ફ્રિક્વન્સીસ અથવા ઈકવિવેલેન્ટલી વેવલેન્થ સાથે સમાન રીતે મેળ ખાય છે તેથી આપણે ઘનપદાર્થોની વિશિષ્ટ ગરમી સમજાવવા માટે ક્વોન્ટમ થિયરી વિકસાવીએ છીએ અને હવે હાઇડ્રોજન સ્પેક્ટ્રમ થિયરી ને સમજાવવા માટે તેને લાગુ કર્યું છે તે યોગ્ય હોવું જોઈએ હવે હું ફક્ત 2 પોઇન્ટસ કરવા માંગુ છું નંબર 1 આપણે આ કિસ્સામાં ન્યુક્લિયસને ચાર્જ e છે તેથી મારી એનર્જિ e4 ના પ્રપોર્શનલ માં હતી જો ન્યુક્લિયસ પાસે ચાર્જ Z e હોય તેનો અર્થ એ છે કે Z 2 માટે He Z 3 માટે Li અને વગેરે પછી E ના પ્રપોર્શનલ માં Z2e4 હશે તેથી En પછી 13 6 Z2n2 eV મળશે છે જે પોઇન્ટ નંબર વન છે બિંદુ નંબર બે આપણે ન્યુક્લિયસને ન્યુક્લિયસના સામાન્ય સમૂહમાં અનંત સમૂહ હોવાનું માની લીધું છે તે અનંત નથી પરંતુ Mn તે કિસ્સામાં m e ઇલેક્ટ્રોન સમૂહનું સ્થાન ઘટાડેલા સમૂહ દ્વારા લેવામાં આવે છે જે m e M n દ્વારા ડીવાયડ m e પ્લસ M n થાય છે અને આના પરિણામો છે જે પરિણામો છે કે હું આઇસોટોપ લઉં છું ચાલો આપણે હાઇડ્રોજનને આઇસોટોપ કહીએ જે હાઇડ્રોજન ડ્યુટેરિયમ છે જેમાં 1 ન્યુટ્રોન પ્લસ 1 ટ્રિટિયમ છે જે છે 2 ન્યુટ્રોન પ્લસ 1 પ્રોટોન હશે તેથી ન્યુક્લિયર ચાર્જ હજી પણ 1 છે પરંતુ તે વધુ ન્યુટ્રોન છે અને તેથી મોટા પાયે ફેરફારો માં m e m પ્રોટોનનું ઘટેલું દળ હશે જે m e પ્લસ m પ્રોટોન દ્વારા ડીવાયડ હશે આમાં m e ટાઇમ્સ m પ્રોટોન પ્લસ m ન્યુટ્રોન m પ્રોટોન પ્લસ m ન્યૂટ્રોન દ્વારા ડીવાયડ કરવામાં આવશે અને આમાં કેટલાક અન્ય ઘટાડેલા સમૂહ હશે અને તે સ્પેક્ટ્રમને અસર કરશે કારણ કે એનર્જિ mu ના પ્રપોર્શનલ માં આ આ રીતે mu અથવા ઘટાડેલા સમૂહ દ્વારા છે અને તેથી હાઇડ્રોજન ડ્યુટેરિયમની એનર્જિ માં થોડો તફાવત હશે અને તેથી સ્પેક્ટ્રમ થોડું સ્થળાંતર કરશે અને તે થશે તેથી હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ માટેની વેવલેન્થ થોડી અલગ થવાની છે અને હકીકતમાં આ રીતે ડ્યુટેરિયમની શોધ કરવામાં આવી હતી જો માત્રા ડ્યુટેરિયમ ખૂબ ઓછી હોય તો લાઇન ની તાકાત અથવા લાઇનની ઇન્ટેન્સિટી ખૂબ ઓછી થવાની છે પરંતુ તે ત્યાં જ રહેવાની છે તેથી આ ધ્યાનમાં રાખો કે જો આપણી પાસે આયન્સ જેવા હાઇડ્રોજન હોય જ્યાં Z વધુ એનર્જિ હોય તો 2 વસ્તુઓ Z2 તરીકે વધે છે અને એનર્જિ પણ ન્યુક્લિયસ સમૂહ પર આધાર રાખે છે તેથી આ વ્યાખ્યાનને સમાપ્ત કરવા માટે બોહર મોડેલ હાઇડ્રોજન માટે લેમ્બડા સમજાવે છે જો કે મારે ધ્યાન દોરવું જોઈએ કે તે એવી સિસ્ટમો પર લાગુ કરી શકાતી નથી જેમાં એંગ્યુલર મોમેન્ટમ નથી દાખલા તરીકે હું તમને આ વિચાર સાથે છોડી દઉં છું ધારો કે એક પાર્ટીકલ છે જે 1 D માં સરળ હાર્મોનિક મોમેન્ટમ કરી રહ્યો છે હું તેમાં બોહર મોડેલ કેવી રીતે લાગુ કરી શકું નંબર ૩ રેડિયેશન ની ઇન્ટેન્સિટી આપતો નથી તેથી બોહર મોડેલ યોગ્ય ડાઇરેક્શન માં એક પગલું હતું તે નિષ્કર્ષ પર તેણે ક્વોન્ટમ થિયરી લાગુ કરી અને તે સમજાવી શકે છે કે શા માટે એકમાત્ર ચોક્કસ વેવલેન્થ જોવા મળે છે જો કે હજી ઘણું કરવાનું બાકી હતું તે સમજાવ્યું નહીં તે તમને ઉદાહરણ તરીકે એક ડાયમેન્સનલ મોમેન્ટમ અથવા અન્ય પ્રણાલીઓને કેવી રીતે માપવું તે જણાવ્યું નથી અને તે ઇન્ટેન્સિટી આપતું નથી તેથી આ ક્વોન્ટમ થિયરી સુધીનું નિર્માણ હતું આવતા અઠવાડિયે હું બોહર મોડેલને સામાન્ય બનાવવા જઈ રહ્યો છું જેથી તે અન્ય સિસ્ટમો પર પણ લાગુ કરી શકાય અને આ વિલ્સન સોમરફેલ્ડ ક્વાન્ટાઇઝેશન તરીકે ઓળખાય છે જે આવતા અઠવાડિયે થવા જઈ રહ્યું છે તેના દ્વારા કરવામાં આવશે